ચાલો આપણે આને ગણિતની ભાષામાં મૂકીએ હવે આપણને લિનિયર એલજેબ્રા ની જરૂર છે તેથી અહીં લિનિયર એલજેબ્રા નું તમારું જ્ઞાન અમલમાં આવશે તો ચાલો આપણે ઉપરથી શરૂઆત કરીએ તમારામાંથી જેમણે લિનિયર એલજેબ્રા ફંક્શન ું છે તેઓ જાણે છે કે જો કોઈ ઓપરેટરમાં ડિફેરએંશીએશન હોય તો તે ઓપરેટર છે વિદ્યાર્થી લીનિયર ઓપરેટર તે એક લીનિયર ઓપરેટર છે તેથી કોઈપણ જેણે લિનિયર એલજેબ્રા નો મૂળભૂત અભ્યાસક્રમ લીધો છે તે જાણે છે કે ઓપરેટર એક લીનિયર ઓપરેટર છે અમે અત્યાર સુધી જે પ્રકારના ઓપરેટરો હતા તે જોયા છે ડિફેરએંશીએશન ઓપરેટરો ત્યાં છે પછી જ્યારે અમે ઇન્ટીગ્રેશન કરવા ગયા ત્યારે તેની અંદર એક ઇન્ટેગ્રલ ચિહ્ન હતું તેથી ત્યાં માત્ર ડિફેરએંશીએશન છે ત્યાં ઇન્ટીગ્રેશન છે એક્સપોનેનશીયલ અથવા તેના જેવું કંઈક વધુ ફેન્સી નથી તેથી તમે કોમ્પ્યુટેશનલ ઇલેક્ટ્રોમેગ્નેટિક્સમાં જે ઓપરેટરો મેળવો છો તે લિનિયર ઓપરેટર્સ છે અને મહાન રાહત અથવા તેના વિશે ગ્રેસ બચાવવાનો મહાન પ્રકાર એ છે કે લિનિયર ઓપરેટરો આપણે લિનિયર એલજેબ્રા ની ભાષામાં વાત કરી શકીએ છીએ તેથી લિનિયર એલજેબ્રા ના તમામ સાધનો આ સમસ્યાઓને ઠીક કરવા માટે લાગુ કરી શકાય છે તેથી તે ખરેખર આને સાચવે છે જો અમારું ઓપરેટર બરાબર ન હોત તો અમે આ કરી શકતા નથી તેથી ચાલો અહીં એક ખૂબ જ સામાન્ય સમસ્યા લઈએ તેથી અહીં આ કેટલાક ઓપરેટર છે જે તેના પર કામ કરે છે અને આપે છે તેથી સામાન્ય અર્થઘટન એ છે કે આપણે તેનો ઉપયોગ કરીશું જે જાણીતું છે અને આ અહીં અથવા તેના બદલે કંઈક એવું છે જે આપણે બરાબર ઇચ્છીએ છીએ હવે ઓપરેટરના સંદર્ભમાં અત્યારે અમે કંઈપણ વિવેકપૂર્ણ નથી કરતા તે માત્ર એક ઓપરેટર બરાબર છે તો કોઈપણ ઓપરેટર શું કરે છે એક સ્પેસ ને બીજી સ્પેસ માં લઈ જવાનું છે તેથી હું કહી શકું છું કે અહીં રહે છે અને ઓપરેટર તે લે છે ચાલો આપણે કહીએ કે આને થોડી જગ્યા V કૉલ કરો અને અહીંનો ઑપરેટર તેને અહીંથી બીજી જગ્યા પર લઈ જશે ઓછામાં ઓછું અમે આશા રાખીએ છીએ કે તે આ જગ્યામાં છે તેથી હું જે વર્ણન કરી રહ્યો છું તે એ છે કે આ છે તેથી મને અહીં લખવા દો નહીં તેથી અહીં ઓપરેટર છે જે એક જગ્યાને બીજી જગ્યામાં લઈ જાય છે તો ડાબી બાજુની જગ્યાને શું કહેવામાં આવશે આને ડાબી બાજુની જગ્યા શું કહેવામાં આવશે તેથી હું આને ડોમેન કહીશ અને ડોમેન જમણી શ્રેણીમાં મેપ થઈ જશે તેથી આ શ્રેણી બરાબર છે તેથી ડોમેન તેના માટેનું પ્રતીક છે અને શ્રેણી પ્રતીક યોગ્ય છે હવે જ્યારે આપણે અલગ વિશ્વમાં જઈએ છીએ તેથી જ્યારે આપણે આ અચળ જગ્યાને અહીં અને તે discretize પણ મળે છે તેથી તે એક ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર જગ્યા બની જાય છે તેથી તે બની જાય છે કે આપણે તેને કૉલ કરીએ અને તે જ રીતે ઠીક થઈ જાય છે તો આ ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ નો સૌથી વધુ પ્રકાર શું છે વિદ્યાર્થી બેસિસ ફંકશન બેઝિસ યોગ્ય રીતે કાર્ય કરે છે તેથી બેઝિસ ફંક્શન તેથી તે બેઝિસ ફંક્શનના સેટ દ્વારા વર્ગીકૃત થયેલ છે તેથી ચાલો આપણે તેમને કહીએ કે બરાબર n બરાબર 1 થી N બરાબર તમારે અહીં આની જરૂર પણ નથી આ N વેક્ટર્સ બરાબર છે આ N વેક્ટર વેક્ટર સ્પેસને લાક્ષણિકતા આપશે અને આ n વેક્ટર માટે વેક્ટર સ્પેસને દર્શાવવા માટે આ વેક્ટર પર શું જરૂરી છે તેથી પ્રથમ એ છે કે તેઓ લિનિયર રીતે સ્વતંત્ર હોવા જોઈએ વિદ્યાર્થી ઓર્થોગોનલ ઓર્થોગોનલ હોવું જરૂરી નથી મારી પાસે નોન ઓર્થોગોનલ બેસિસ પણ હોઈ શકે છે તો હું વેક્ટરના સેટ ને વેક્ટર સ્પેસ માટેનો બેસિસ ક્યારે કહીશ વિદ્યાર્થી વેક્ટર તેઓ ફેલાય છે તેઓએ સમગ્ર વેક્ટર જગ્યાને બરાબર ફેલાવવી જોઈએ તેથી ઉદાહરણ તરીકે જો હું તમને થ્રી ડાયમેન્શનલ અવકાશ x વેક્ટર અને y વેક્ટર આપું તો તેઓ લિનિયર રીતે સ્વતંત્ર છે પરંતુ તેઓ થ્રી ડાયમેન્શનલ જગ્યાને ફેલાવતા નથી તેથી આ વેક્ટર એકસાથે મૂકવામાં આવે તો વેક્ટર સ્પેસ બરાબર છે તેથી આ બે જરૂરિયાતો છે જેને બેસિસ તરીકે ઓળખવામાં આવે છે એકદમ સરળ સામગ્રી તમે જાણો છો કે મારો મતલબ છે કે આપણે આ પહેલેથી જ જાણીએ છીએ પરંતુ આપણે માત્ર ઔપચારિક રીતે ગણિતની ભાષામાં મુકવામાં આવ્યા છીએ તેથી તેથી ડોમેન માટે મને બેસિસની જરૂર છે અને શ્રેણી માટે પણ મને બેસિસની જરૂર છે તેથી હું જે ડોમેન માટે બેઝિસ વેક્ટર્સના સેટને કૉલ કરવા જઈ રહ્યો છું તે હું સિમ્બોલ આપવા જઈ રહ્યો છું તેથી અને શ્રેણી માટે હું થોડો અલગ પ્રતીકનો ઉપયોગ કરવા જઈ રહ્યો છું હું તેમને t n ok કહીશ તેથી તેને યાદ રાખવાની રીત એ છે કે પછીથી શું આવશે ડોમેન માટે હું આ બેઝિક ફંક્શન્સ કૉલ કરવા જઈ રહ્યો છું અને રેન્જ માટે હું આ ટેસ્ટિંગ ફંક્શન્સને કૉલ કરવા જઈ રહ્યો છું તેથી જ અક્ષરો b અને t ok છે તેથી તે સ્પષ્ટ થઈ જશે કે આપણે જઈશું કે શા માટે આ અક્ષરો અથવા શબ્દોનો બેસિસ અને પરીક્ષણ આ સમીકરણને ઉકેલવા માટે જો હું અહીં મૂળ સમીકરણ પર પાછો જાઉં અને હું કહું કે મને આ નો ઉકેલ આપો તેથી લિનિયર એલજેબ્રા ની ખૂબ જ શરૂઆતમાં તમે કહો છો કે આ સમીકરણને ઉકેલવા માટે તમારા માટે શું શરત હોવી જોઈએ વિદ્યાર્થી તે શ્રેણીમાં હોવું જોઈએ શ્રેણી તેથી જો હું આ સમીકરણ ને ઉકેલવા માટે સક્ષમ હોઉં તો આ શ્રેણીની અંદર હોવું જોઈએ અન્યથા L કંઈપણ મેપ કરશે અને મને ઠીક કરશે એવો કોઈ રસ્તો નથી તેથી L ની શ્રેણીમાં હોવું જોઈએ જે સ્પષ્ટ છે પરંતુ હું તેને કોઈપણ રીતે ઠીક કહી રહ્યો છું તેથી આ લિનિયર એલજેબ્રા ની સંક્ષિપ્ત સમીક્ષા છે જેનો આપણે ઉપયોગ કરીશું કારણ કે મોમેન્ટ્સની આખી પદ્ધતિ માત્ર લિનિયર એલજેબ્રા માંથી એક ખૂબ જ સરસ સાધન છે તે બેઝિસ વેક્ટરનો ઉપયોગ કરે છે અને તે આંતરિક ઉત્પાદનોનો ઉપયોગ કરે છે તેમાં કંઈ વધુ જટિલ નથી તે અત્યાર સુધી શું સારું છે